હવે ઉદાહરણ 3 પર આવો ફક્ત એક વસ્તુ તમે ફક્ત 2 ઉદાહરણો જોયા છે અને તેમાંથી તમે માની લો છો કે દરેક અને બધું સમજાવવા માટે તે કેટલો સમય લે છે બરાબર અને પણ આસ્થાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરો જ્યારે હું સંખ્યાત્મક 1 અથવા 2 વસ્તુઓ આપવાનું ચાલુ કરીશ ત્યારે હું તે ખુલાસો તમારી પાસે છોડીશ ખરું જ્યારે અમે આ વસ્તુ કરીશું ત્યારે તમે ફક્ત 1 કે 2 કિસ્સાઓ હું તમને એક પ્રશ્ન કરીશ કે તે કેમ આવી રહ્યું છે કારણ કે જો હું તમને કહું છું તો તમારે તે ઘણી વસ્તુઓનો ઉપયોગ નહીં કરો તેથી 1 અથવા 2 વસ્તુઓ હું અવગણીશઉદાહરણ તરીકે આ ઉદાહરણ એક વિશેષ વસ્તુ હું હમણાં જ તે તમારા પર છોડીશ કે તમે શોધી કા શો કે કારણ શું છે હું બધી વિગતો વિગતોમાં આપું છું અને હું તમને થોડો સંકેત આપીશ પરંતુ તેનું કારણ શું હશે તે તમે શોધી કાઢોઉદાહરણ તરીકે આ ઉદાહરણ લો કે આ વસ્તુ પ્રથમ વખત પછી હું આ હકની સમજણ આપીશ તેથી એક સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ પાવર લાઇન આડી ક્રોસ આર્મ પર સપોર્ટેડ છે જે કંડક્ટર વચ્ચેનું અંતર 4 મીટર છે આકૃતિ 14 માં બતાવ્યા પ્રમાણે ટેલિફોન લાઇન પાવર લાઇનની નીચે સપ્રમાણ રીતે સપોર્ટેડ છે આ આકૃતિ 14 છે હું ત્યાં આવીશ 2 સર્કિટ અને ટેલિફોન લાઇનમાં કિલોમીટર દીઠ વોલ્ટેજ પ્રેરિત વચ્ચેની પરસ્પર ઇન્ડક્ટન્સ શોધી કાઢો જો વર્તમાનમાં પાવર લાઇન 120 એમ્પીયર છે હવે તે મૂળભૂત રીતે ધારે છે કે તે એક જ તબક્કાની લાઇન છે તેથી આ 2 વાહક છે આ આવનાર છે જેને તમે આઉટગોઇંગ ક એટલા માટે વર્તમાન અહીં હું અહીં છું તે માઈનસ છે હું બરાબરતેનો અર્થ એ કે એક પૃષ્ઠમાં જઈ રહ્યું છે બીજું આ પૃષ્ઠ છોડી રહ્યું છે આ સંમેલન છે તેથી આ 2 કંડક્ટર વચ્ચે P 1 અને P 2 પાવર લાઇન જે અંતર 4 મીટર છે બરાબર અને આ બંને નજીકની ટેલિફોન લાઇન છે તેથી આ કંડક્ટરથી અંતર d2 છે આ છે d1 આમાંથી સપ્રમાણતા છે આ સપ્રમાણતા છે તેથી અહીં પણ આ d2 છે આ d2 છે તેઓ સમાન છે તેવી જ રીતે આ d1 આ d1 તેઓ સમાન છે અને અહીંથી અહીં ઉભું અંતર 2 મીટર છે પરંતુ હવે આપણે d 1 અને d 2 શોધવાનું છે પહેલા આપણે શોધી કાઢો તેથી ઉદાહરણ માટે પાવર અને ટેલિફોન લાઇનો બરાબર અને તમારે ટેલિફોન લાઇનમાં પ્રેરિત વોલ્ટેજ શોધવાનું રહેશે તેથી પ્રથમ વસ્તુ એ છે કે d 1 તમારે તે શોધવું પડશે કે તમારું અંતર શું છે 1 તેથી આ 2 મીટર છે તમારું જેને તમે કહો છો તે આ છે આ 2 આ 2 મીટર છે બરાબર અને આ એક તમારું તે ચાલ્યું ગયું આ તે તમારી છે આ ઊંચાઈ આ ઉભી લી t છે જે તમે દોરશો આ 2 મીટર છે બરાબર 2 મીટર અને અહીંથી અને આ તમે છો મારો અર્થ હું ફક્ત પકડી રાખું છું મારે તમારા માટે બનાવવું પડશે તો આ કંડક્ટર P2 કહે છે કે આ કંડક્ટર P2 છે બરાબર એક ઉભી રેખા દોરો આ અંતર 2 મીટર છે આ અંતર 2 મીટર છે અને અહીંથી તે ટેલિફોન લાઇન અહીં છે ટેલિફોન ટેલિફોન લાઇન અહીં બરાબર છે તેથી આ વસ્તુ છે તેથી આ કિસ્સામાં આ તમારું આ આ અંતર છે જો હું તેને અહીં ફક્ત અહીં જ બનાવું જો હું તેને અહીં જ બનાવું તેથી આ આ બે ટેલિફોન લાઇનની વચ્ચે છે તે સપ્રમાણતાથી અહીં 1 મીટર છે અહીંથી તે 1 5 મીટર છે બરાબર છે અને અહીં તે 2 મીટર છેતેનો અર્થ એ કે આ અંતર 1 5 મીટરતેનો અર્થ એ કે અહીંથી અહીંથી અહીં આ અંતર 1 5 મીટર છે અને આ 2 મીટર છે અને આ તમારું d 2 છે તેથી d 2 બરાબર 2 સ્ક્વેર જેટલું બરાબર 1 5 સ્ક્વેર તમારા રૂટની બરાબર તમારા 6 25 તમારા 2 5 મીટર બરાબર છે તે d 2 નથી d 1 આ d 1 છે d નથી 2 આ d છે આ અંતર ખરેખર d 1 છે d 2 d 1 બરાબર નથી તેથી આ d 1 બરાબર 2 5 મીટરની બરાબર છે તેવી જ રીતે જ્યારે તમે d 2 d 2 બરાબર ગણતરી કરો છો આ કિસ્સામાં આ તમારું સામાન્ય રીતે રાબેતા મુજબ 2 મીટર છે અને આ અહીંથી અહીં તમારે શોધવાનું રહેશે કે તે 1 5 છે અને આ તમારું 2 તેથી આ ભાગ અહીં તમારો અહીં છે જો તમે તેને અહીં લઈ જાઓ તો તે 2 છે અને અહીંથી અહીં તે 0 તેથી આ અંતરથી 2 5 છે મારો મતલબ કે જો તમે આ જમણી બાજુએ રાખો છો આ તમારું p 2 છે અને આ તમારું 2 મીટર છે અને આ તમારી ટેલિફોન લાઇન છે આ એક t 1 છે બરાબર આ t 1 તેથી આ અંતર 2 5 છે અને આ 2 છે અને આ તમારો d છે 2 અહીં કેમ છે આ 2 5 કેમ છે અહીંથી અહીં તે is છે તેથી અહીંથી તે 2 છે અને આ ટેલિફોન લાઇનની વચ્ચે 1 છે તેથી અહીંથી અહીં 0 તેથી d 2 ખરેખર 2 સ્ક્વેર બરાબર 2 5 સ્ક્વેર જેટલું છે જે લગભગ 3 2 મીટર L છે તેથી પ્રથમ તમારે આ અંતરની ગણતરી કરવી પડશે આ અંતરની એક ગણતરી કરવામાં આવે છે આ અંતરોની ગણતરી કરવામાં આવે છે પછી તમારે તે શોધવું પડશે કે ફ્લક્સ લિન્કેજ તમે ટેલિફોન લાઇન t 1 ની જ છે તેથી આગળ તે છે કે ટેલિફોન t 1 ની તમારી ફ્લક્સ જોડાણ તેથીλ t 1 હું 0 4605 લખું છું I લઘુત્તમ 1 પર d 1 માઇનસ લ logગ કરું છું 1 પર d 2 ઉપર આ ટેલિફોન લાઇન t 1 ની ફ્લક્સ લિન્કેજ છે તેથી તમારે આ વર્તમાનને અહીં ધ્યાનમાં લેવું પડશે તે I અહીં છું તે માઈનસ I છે તેથીλ2 કિલોમીટર દીઠ મિલી વાવર ટન આટલું આવશે એ જ રીતેλ2 માટે તમે શોધી શકશો કે તે 0 4605 બનશે હું દીઠ 2 મેલી દીવર પર ટકી 2 મિલ વેવર ટન તેથી આ હું તમને જાણું છું કે તમે વર્તમાનને સમજી ગયા છો તે હું લખું છું I બીજો છે અહીં પણ હવે ટેલિફોન સર્કિટ કુલ પ્રવાહ જોડાણો જ્યારે તમે તે કરી રહ્યા છે અમે લખી રહ્યાંλસમાન t λ t 1 માઇનસλ2 આ શા માટે ઓછા તમને લાગે કે આ 2 સમીકરણ તમે સુધી છોડીને આવે છે કેλ2 અનેλ2 પરંતુ તમને લાગે છે કુલ એક અન્ય રીતે તો પછી જવાબ મળશે હવેλT બરાબરλ t 1 ઓછાλ2 2 બરાબર છે તે આવશે 0 921 I log d 2 પર d1 મિલી વેવર ટન પ્રતિ કિલોમીટર થોડું જુઓ હું તેને તમારી કલ્પના પર છોડીશ કે કેમ સાચું તેથી માધ્યમ પ્રવાહ જોડાણો અમે હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું મળી કે પછી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું મીટર બરાબર છેλહું પર t 0 921 લોગ d 2 પર 1 મિલી હેનરી દીઠ કિલોમીટર ની બરાબર છે હવે d 2 અમને 3 2 d 1 2 5 અવેજી મળી અહીં તમને 0 0987 મિલી હેનરી પ્રતિ કિલોમીટર મળશે તેથી ટેલિફોન સર્કિટમાં પ્રેરિત વોલ્ટેજ I ઓમેગા m l માં ઓ j ઓમેગા m ઓમેગા એ પ્રતિક્રિયા છે એમ ઓમેગા એ છે કે તમે જેને કહો છો તે મ્યુચ્યુઅલ છે અમે મ્યુચ્યુઅલ 1 ને વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી આ ખરેખર મ્યુચ્યુઅલ રીએક્શન છે તો વી t I માં j ઓમેગા મીટર બરાબર છે બરાબર મને આપવામાં આવ્યું છે મને લાગે છે કે મને 120 એમ્પીયર બરાબર આપવામાં આવ્યા છે તેથી તીવ્રતા આપણે ફક્ત j હટકો ઓમેગા મીટર I માં મૂકી રહ્યા છીએ તેથી 2 pi 50 હર્ટ્ઝ સિસ્ટમ 50 માં 0 0987 તે મિલી છે તેથી તેથી જ 10 થી પાવર માઈનસ 3 થી 120 માં થઈ શકે છે કારણ કે વર્તમાન તીવ્રતા પ્રતિ કિલોમીટરમાં 120 એમ્પીયર વોલ્ટ છે તેથી તે વોલ્ટેજ પ્રેરિત ટેલિફોન લાઇન 3 72 વોલ્ટ દીઠ કિલોમીટર છે આ જવાબ છે મને આશા છે કે આ સમસ્યા તમે સમજી ગયા છો બીજી એક આ તમારી મૂળભૂત ખ્યાલમાંથી પણ છે આ આંકડાકીય છે એવું કંઈક છે પરંતુ તે સિદ્ધાંત જેવી કંઈક છે તેથી ઉદાહરણ 4 તેથી આપણે જોયું છે તે તમામ વ્યુત્પત્તિઓ અને તમે જેમાંથી પસાર થયા છો તે પણ હવે આ ઉદાહરણને જુઓ બરાબર હોલો કંડક્ટરના અંદરના ત્રિજ્યા r 1 અને બહારના ત્રિજ્યા r 2 માટેના સૂત્રને કાઢોઅને વાહકનાતબક્કાવાર અંતરસાથે ઉપર વર્ણવેલ હોલો કંડકટર ધરાવતા એક જ તબક્કાની લાઇનના ઇન્ડક્શન માટે અભિવ્યક્તિ પણ નક્કી કરો તેથી પ્રથમ હોલો કંડક્ટરનો આંતરિક સમાવેશ છે અમે આ વસ્તુની આંતરિક રજૂઆત જોઇ છે જેને તમે ઘન વાહક માધ્યમથી 10 મીટર જેટલા પાવર માઈનસ 7 હેનરી છે પરંતુ આપણે એક હોલો કંડક્ટરનો આંતરિક સમાવેશ શોધી કા તેથી હોલો કંડક્ટરનું આ ક્રોસ સેક્શન વ્યૂ છે આંતરિક ત્રિજ્યા r 1 છે આ તે છે કે આંતરિક ત્રિજ્યા અને બાહ્ય ત્રિજ્યા r 2 છે તે જ રીતે નમ્ર અંતર x બરાબર અમે એક નાનું કારણ dx લીધું છે અને લંબાઈ 1 મીટર છે તેથી મેં તમને કહ્યું હતું કે ક્ષેત્ર એક સ્ક્વેર મીટરથી માં dx થશે હવે સમીકરણ ૧ નો ઉપયોગ કરીને તે એમ્પીઅર્સ નિયમ Hx થી અંતરે આવી રહ્યું છે કે તમારું H x બરાબર 2 pi x ઉપર I x ની બરાબર છેતે ક્ષેત્રની તીવ્રતા હવે સમીકરણ 15 નો ઉપયોગ કરીને આપણી પાસે હાલની ઘનતા ધારી રહ્યા છીએ વર્તમાન ઘનતા સમાન છેતેનો અર્થ એ કે એક અંતરે x કે જે તમારા I x વિભાજિત દ્વારા pi x સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર બરાબર I pi r 2 સ્ક્વેર માઈનસ r 1 સ્ક્વેર દ્વારા વિભાજિત તેથી આના અંતરે x ક્ષેત્રમાં pi x સ્ક્વેર માઈનસ pi માં x સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર pi માં x સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર બરાબર છે નક્કર ભાગ વિસ્તાર જે I પર pi r 2 સ્ક્વેર માઇનસ r 1 ઉપર સ્ક્વેર વર્તમાન ઘનતા સમાન તેમાંથી ફક્ત તે જ સમીકરણ 15 સમીકરણ 15 I x આપણે લખીએ છીએ x સ્ક્વેર માઈનસ r 1 સ્ક્વેર વિભાજિત r 2 સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર I માં તેથી આ I X આ I x તમે અહીં અવેજી તમે અહીં અવેજી જો તમે અવેજી કરશો તો પછી H x એ x સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર વિભાજીત દ્વારા r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર માં 2pix માં I કરશે હવે સમીકરણ પર પાછા ન જવું મેં તમને પહેલાથી જ અહીં 18 અને 19 સમીકરણનો ઉપયોગ કરવા માટે ચિહ્નિત કર્યુ છે તમને તે તફાવત ફ્લક્સ જોડાણ મળશે કે d x બરાબર 0H x dx બરાબર છેતેનો અર્થ અહીં ફક્તઆનો અર્થ એ છે કે આ પ્રદેશમાં ફક્ત તમારા d x વિભેદક પ્રવાહ છે 0 માં તમારા Hx માં dx ની બરાબર છે ખરેખર તે છે કે મારે એક dx લખવું જોઈએ કે જે લંબાઈ આપણે લીધી છે તે એક છે પરંતુ આ બધી બાબતો આપણે પસાર કરી છે તેથી કોઈ ની જરૂર નથી તેથી H x માં dx માં જમણા ગુણાકાર કોઈ એક દ્વારા નહીં તેથી dλx કે ddλx તે અપૂર્ણાંક જેટલું છે જે તમે કહો છો તે અપૂર્ણાંક ટ્રાંસ રેશિયો અમે ના કહ્યું છે તેથી dλx બરાબર x સ્ક્વેર માઈનસ r 1 સ્ક્વેર વિભાજિત r 2 સ્ક્વેર માઈનસ r 1 સ્ક્વેર d x માં તેથી અગાઉ આપણે શબ્દ આપ્યા છે કે અપૂર્ણાંક ટ્રાંસ રેશિયો તેથી અહીં પણ ફ્લક્સ જોડાણ છે કારણ કે તે આંતરિક છે તેથી તે આ અપૂર્ણાંક શબ્દ છે બરાબર આ અપૂર્ણાંક શબ્દ છે અગાઉ અમે તમે જેને કહો છો તેનો x સ્ક્વેર બનાવ્યો r સ્ક્વેર પર x સ્ક્વેર પરંતુ તે એક હોલો કંડક્ટર છે તેથી આ શબ્દ યોગ્ય રીતે d x માં આવી રહ્યો છે તમારા બરાબર છે આ સમજી શકાય તેવું છે કારણ કે નક્કર વાહક માટે આપણે તે સમયે બનાવ્યું હતું તે x સ્ક્વેર પર r સ્ક્વેર હતો ત્યાં કોઈ r1 r2 ન હતો ફક્ત એક ત્રિજ્યા r પરંતુ આ કિસ્સામાં તે હોલો કંડક્ટર છે તેથી આ d x માં અપૂર્ણાંક શબ્દ છે તેથી આ ફ્લક્સ જોડાણ છે હવે આ d x તમે આ d x0 H xdx તમે અવેજી કરો છો Hx તમે અવેજી કરો છો તમે અહીં Hx ને અવેજી કરો છો અને dλx પહેલાથી d x એ અવેજી માટે બરાબર છે H x અને છેલ્લે તમે અહીં બધું મૂકી દો છો તમે તમને 0 માં x સ્ક્વેર મિનસ r1 સ્ક્વેર બાય r2 સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર આખો સ્ક્વેર I પર 2 d x માં dx મળશે તેથી એકીકૃત કરો કારણ કે તે હોલો કંડક્ટર છે તેથી r 1 થી r 2 સુધી એકીકૃત કરો જો તમે એકીકૃત કરો છો તો તે એકીકરણ તમારું કાર્ય છે હું તમને અંતિમ અભિવ્યક્તિ આપી રહ્યો છું તેથી આ એકીકરણ તમે તેને સરળ રીતે એકીકરણ કરી શકો છો બરાબર તમે તેને ફક્ત સ્ક્વેર અવધિમાં તોડી નાખો અને આને x દ્વારા વહેંચો પછી એકીકૃત કરો તેથી આ સ્થિતિમાં તમે 0 માં I2pir સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર આખો સ્ક્વેર કૌંસ 1 પર 4 r2 થી પાવર 4 માઇનસ r1 થી પાવર 4 મિનસ r1 સ્ક્વેર r2 માં સ્ક્વેર માઈનસ r 1 સ્ક્વેર વત્તા r 1 થી પાવર 4 નેચરલ લોગ ln r2 પર r1 મેળવી શકશો કૌંસ હેનરી મીટર દીઠ આ L આંતરિક છે તેથી આλઆંતરિક તેથી આ ખરેખર મીટર દીઠ હેનરી નથી આ ફ્લક્સ લિન્કેજ વેવર ટન બરાબર છે તેથી આ કિસ્સામાં L આંતરિક બરાબરλઆંતરિકવિભાજીત I છે તેથી વિભાજીત Iλઆંતરિક પર I આ I ત્યાં ન હોવું જોઈએ તેથી આ કેટલાક સરળકરણની અભિવ્યક્તિ છે અભિવ્યક્તિ આ L આંતરિક ભાગમાં કંઈક હશે 10 થી પાવર માઈનસ 7 માં 1r 2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર આખો અવકાશ અને કૌંસ આ બધા શબ્દ બરાબર તેથી હેનરી દીઠ મીટર આ વધુ સરળ કરી શકાય છે તેથી તે 0 05 વિભાજીત થયેલ છે r 2 સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર સંપૂર્ણ સ્ક્વેર દ્વારા અને કૌંસ આ બધી શરતો મિલી હેનરીમાં પ્રતિ કિલોમીટર આવશે તેથી સમીકરણ ૨7 નો ઉપયોગ કરીને આપણે જાણીએ છીએ કે L બાહ્ય જે આપણે પહેલાથી જ તે સમીકરણ 27 મેળવી લીધું છે જો તમે 2 દીઠ 10 થી પાવર માઈનસ 7 ને કુદરતી લોગ Ln d પર r 2 Henyમીટર અને આ એક આ મેં લખ્યું હોવા છતાં તે 0 4605 લોગ d પર r2 બરાબર છે જેમ કે આ અભિવ્યક્તિમાં કુદરતી લોગ આવે છે અમે લોગમાં રૂપાંતરિત થયા નથી તો આ ભાગ આ ભાગ અહીં વાપરશે નહીં બરાબર ફક્ત આ કુદરતી લોગનો ઉપયોગ થશે તેથી આ 2 જો તમે 1 કિલોમીટર લંબાઈના એક જ હોલો કંડક્ટરનો ઇન્ડક્ટન્સ ઉમેરો જો તમે L ઇન્ટરનલ વત્તા L બાહ્ય ઉમેરો તેથી તમે બંને ઉમેરો અને સરળ બનાવો તમને મળશે L પોઇન્ટ 2 ની બરાબર અને કૌંસમાં આ બધી શરતો r 2 સ્ક્વેર વત્તા r 1 સ્ક્વેર બાય 4 માં r 2 સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર પર r 2 સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર વત્તા r 1 થી પાવર 4 r 2 સ્ક્વેર માઇનસ r 1 સ્ક્વેર આખો વર્ગ L એન કુદરતી લોગ r 2 ઓવર r 1 વત્તા L એન d પર r 2 મિલી હેનરી પ્રતિ કિલોમીટર તેથી આ આંતરિક અવરોધ માટેનું અભિવ્યક્તિ છે અને આ સંપૂર્ણ માટેનો અભિવ્યક્તિ છે તેથી આ હોલો કંડક્ટરના આંતરિક કુલ ઇન્ડક્ટન્સને છે જ્યારે કંડક્ટર ખોખું હોય છે તેથી કુદરતી રીતે અભિવ્યક્તિઓ પણ એકદમ અલગ હોય છે આગળ આ એક બીજું ઉદાહરણ યોગ્ય છે તો અહીં મારે આપવું પડશે તેથી મારે તમારા માટે ઘણા દાખલા લેવાની છે અન્યથા સમસ્યા willભી થાય છે બરાબર અથવા મારો અર્થ તે છે કે સમસ્યાઓના વિવિધ પ્રકારો જે પણ સંભાવનાઓ મારા મગજમાં આવી છે તે મેં તેને યોગ્ય બનાવી દીધી છે તેથીઆકૃતિ 16 માં બતાવેલટ્રાન્સપોઝ્ડ ડબલ સર્કિટની3 ફેઝ ટ્રાન્સમિશન લાઇનનાકિલોમીટર પ્રતિ ઇન્ડક્ટન્સ નક્કી કરો કંડક્ટરનું ત્રિજ્યા 2 સેન્ટિમીટર છે તો આ ખરેખર એક ટ્રાન્સપોઝ છે a b c પછી તમે a b' અને c છો તે રૂપરેખાંકન છે બરાબર a અને c' અને a'c વચ્ચે અંતર 7 5 મીટર L આપવામાં આવ્યું છે અને આ ઉભી ઊંચાઈ 4 મીટર અહીં આપવામાં આવી છે તે પણ 4 મીટર છે અને કુલ 4 વત્તા 4 તેથી 8 મીટર તેથી અન્ય તમામ અંતર જેમ કે તમારા d 1 d 2 d 3 d 4 અથવા તમારે યોગ્ય ગણતરી કરવી પડશે તો d 1 એ પહેલાથી જ આપેલ 7 5 બરાબર છે પછી d4 બરાબર તે 9 મીટર હશે ફક્ત હું તમને અહીંથી કહું છું આ બાજુ 7 5 છે આ બાજુ તમારું છે જેને તમે આ બાજુ આ ભાગ 0 75 છે અને આ બાજુ પણ 0 75 છે તેથી d 4 બરાબર 7 5 વત્તા 0 75 9 મીટર બરાબર છે એ જ રીતે d 2 d 2 આ એક છે 75 વત્તા 75 4 છે તેથી d 2 એ તે સ્ક્વેર રુટ જેટલું છે જે આ સ્ક્વેર રુટ છે જે સ્ક્વેર છેતેનો અર્થ એ કે આ 4 સ્ક્વેર વત્તા આ 7 5 વત્તા 0 75 સંપૂર્ણ સ્ક્વેર પાવર અડધા છે તેથી d 2 9 કારણ કે પહેલા તમારે બધા અંતર શોધવા પડશે પછી તમારે તે અંતર તે સપ્રમાણતા ધરાવતું બીજું અંતર D શોધવાનું રહેશે તો ab અથવા c'b અથવા bc અથવા a'b' આ બધા અંતર સમાન છે સપ્રમાણતેથી તમારે D શોધવા પડશે તો d પણ આ તમારું છે જો તમે તેને ઊંચાઈ 4 ની જેમ બનાવો છો તો આ 4 છે એટલે 4 છે અને આ તે તમારી આ ઊંચાઈ 4 આ બાજુ 0 75 છે તે આ પણ 0 તેથી તેનો અર્થ એ કે d હશે d હશે d તમારા 4 સ્ક્વેર વત્તા 0 75 સ્ક્વેર બરાબર હશે તેથી જ d 4 સ્ક્વેર વત્તા 0 75 સ્ક્વેર જેટલું પાવર અડધા જે સ્ક્વેર રુટ છે તે 4 07 મીટર બરાબર છે એ જ રીતે D3 નો અર્થ આ એક છે તેથી અહીં તે 7 5 છે અને અહીંથી અહીં 8 છેતેનો અર્થ એ કે d 3 પાવર અડધાથી 8 સ્ક્વેર વત્તા 7 5 સ્ક્વેર બરાબર છે r ને 2 સેન્ટિમીટર આપવામાં આવે છે જે 0 02 મીટર છે તેથી પહેલા તમે બધા અંતરની ગણતરી કરો તે સમીકરણ પછી 71 પ્રથમ d q તેથી D ab D b c D c a થી પાવર એક તૃતીયાંશ આ સપ્રમાણ સપ્રમાણ વસ્તુ તેથી d અબએનો અર્થ એ કે તબક્કો a અને b વચ્ચે આપણે D a b D c c a ની અભિવ્યક્તિ જોઈ છે તેથી તે D a b વચ્ચે છે જો તમે D a b અને D a b ભાગ છે તેથી તે d d 2 માં પાવર 4 માં આવશે 4 વસ્તુઓ D2 માં D2 માં પાવર 1 બાય 4 પર આવશે પરંતુ આખરે તે D માં D2 પર 2 હશે કારણ કે તે તબક્કામાં b2 છે a અને b બધી સંભાવનાઓ ત્યાં 2b હશે A થી b a થી b તેવી જ રીતે તમે જેને બોલો છો તેને b તો d ab અને a'b તે સમાન છે બરાબર અને તે જ રીતે db'અનેa'b' તેઓ સમાન છે 4 વખત તે 4 સરખા પાવર પર આવશે તેથી તેથી જ D2 થી પાવર અડધા 4 07 થી 9 17 માં પાવર અડધા 6 11 મીટર સમાન રીતે સપ્રમાણતા a b થી b c સમાન રીતે તેઓ સપ્રમાણતાથી પણ સમાન છેતેથી d b c પણ D2 થી પાવર 1 થી અડધા 6 11 મીટર પર હવે d ca ફરીથી તે D1 માં D1 માં 1 દ્વારા 4 ની શક્તિ આવશે પરંતુ આખરે તે d d 1 ડીથી d 1 માં પાવર અડધા થશે કારણ કે D d 1 d પણ બે વાર પુનરાવર્તિત થશે d 1 પણ કરશે બે વાર પુનરાવર્તિત થવું તેથી જ આપણે સીધા જ D d 1 ને પાવર અડધા કરી શકીએ તમે જાતે જોઈ શકો છોતેથી ઘણી વસ્તુઓ જે આપણે યોગ્ય જોઇ છે તેથી તે પાવર અડધાથી 7 5 થી 8 8 થશે 74 મીટર તેથી Da b b c c a તમને મળ્યું હવે Deq બરાબર D a b માં D b c બરાબર છે D c a પાવર એક તૃતીયાંશ છે તેથી આ બધી કિંમતોનો બદલો a b b c c aતમને મળશે Deq બરાબર 6 611 મીટરની બરાબર છે તે Deq છે આગળ તમારું સમીકરણ છે સમીકરણ 73 નો ઉપયોગ કરીને Ds બરાબર D sa D s b D s c હવે જાણો કે જાતે તબક્કા માટે GMD તબક્કો a તબક્કો b તબક્કો c તેથી D sa હવે સરળતાથી તમે ગણતરી કરી શકો છો r d 3 તબક્કો છે તો aa' ના તેથી તે d 3 છે તે ત્યાં જ છે તેથી r'd3 ના પાવર અડધા તેથી D s b માટે સમાનરૂપે તે જ તબક્કો b તેથી તે તમારું r d 4 હશે કારણ કે bb તે b 2 b' અંતર d 4 છે તેથી તે r'd 4 એ જ રીતે d s c હશે r'd 3 પાવર અડધા સુધીતેથી c r' c 2 c' તેથી સમાન અંતર a થી a' c થી c' સપ્રમાણતા સમાન અંતર d 3 એટલે c થી c' અહીં પણ d3 તેથી તે r' d 3 પાવર અડધા છે તેથી d તેથી આ d s a ને d s b માં d c d s c માં ગુણાકાર કરો જો તમે બધાને ગુણાકાર કરો તો તે rd3 માં r'd4 આવે છે પાવરના અડધા ભાગમાં ગુણાકાર અને સરળ બનાવ્યા પછી તમને આ મળશે તેથી Ds બરાબર D s a D s b D s c પાવરથી ત્રીજા ભાગ જેટલો છે તેથી r d 3 rd 4 પાવર અડધા સંપૂર્ણ પાવરથી ત્રીજા આ બધી કિંમતોને અવેજી કરો r એ 0 7788 rr એ જ 0 02 છે અહીં પણ અને તમને સરળ બનાવશે Ds 0 4 મીટર બરાબર છે તેથી Deq પ્રાપ્ત Ds ઓ પણ તમે પ્રાપ્ત કર્યું છે આગળ તે ફોર્મ્યુલા છે જેનો આપણે સીધો તબક્કો L માટે ઇન્ડક્ટન્સનો ઉપયોગ કરીએ છીએ 0 4605 લોગ Deq ઉપર કિલોમીટર Deq 6 611 અને d ઓ પોઇન્ટ 4 ની સમાન 6098 મિલી હેનરી પ્રતિ કિલોમીટર તો આ આ જવાબ સાચો છે આગળનું ઉદાહરણ આપણે સંયુક્ત વાહક માટે લઈશું આપણે હવે જોયું છે તે વ્યુત્પત્તિઓનો ઉદ્દેશ્ય જોયો છે પરંતુ અહીં પણ આપણે આ મેળવવું પડશે તેથી મેં થોડુંક નાનું નાનું ઉદાહરણ લીધું છે જો હું મોટો લઇશ તો તે વધુ ગણતરી લેશે તેથી કંડક્ટર માધ્યમમાં 2 સેન્ટિમીટર રેડીઆઈના 3 વાહક ધરાવતા સિંગલ ફેઝ ટ્રાન્સમિશન લાઇનના ઇન્ડક્ટન્સને નિર્ધારિત કરો તમે માની લો કે વર્તમાન તબક્કામાં અંદર જઈ રહ્યો છે બરાબર અને આકૃતિ 7 માં બતાવ્યા પ્રમાણે રીટર્ન કંડક્ટરમાં 4 સેન્ટિમીટર રેડિઆના 2 કંડક્ટર તેથી ગણિતિક વ્યુત્પત્તિ માટે અગાઉ અમે વાહક જૂથના જૂથ x અને વાહકનું જૂથ લીધું છે આપણે જૂથ n માં કંડક્ટરની સામાન્ય સૂત્ર લીધી છે અને જૂથ y અમે m ના સંખ્યા વાહકની સંખ્યા લીધી અને કુલ પરસ્પર શક્યતાઓ n માં m હશે અને દરેક જૂથ માટે તે જૂથ XN સંખ્યાના વાહકની હશે તેથી n x n n સ્ક્વેર સંભાવનાઓ છે અને તે અંદરના જૂથ y નંબરની સંખ્યા વાહકોની જાતે m સ્ક્વેર સંભાવનામાં પરંતુ પરસ્પર n x m હશે તેથી આ સંયુક્ત કંડક્ટર છે x અહીં abc 3 કંડક્ટર છે તો અહીં n 3 ની બરાબર છે અને અહીં 2 કંડક્ટર છે તેથી m બરાબર 2 અંતર aa' 6 મીટર 6 મીટર a થી b 4 મીટર b થી c 4 મીટર આપવામાં આવે છે અને તમારે તે શોધવાનું છે કે તમે જેને ઇન્ડક્શનને બરાબર કહો છો તેથી અહીં જવા પહેલાં મેં જૂથ xn લખ્યું છે બરાબર 3 જૂથ ym 2 ની બરાબર છે અને પરસ્પર શક્યતાઓ m x n સંપૂર્ણ રીતે 6 છે તેથી તમે બધા અંતરની ગણતરી કરો D ca'રુટ 8 સ્ક્વેર વત્તા 6 સ્ક્વેર હેઠળ 10 મીટરની બરાબર છે પછી d cb'રુટ 4 સ્ક્વેર વત્તા 6 સ્ક્વેર હેઠળ 7 21 એક મીટર બરાબર છે અને બધા D a a D a b D b a D b b બધા આપવામાં આવ્યા છે અને આ તે છે હવે સમીકરણ 54 નો ઉપયોગ કરીને પ્રથમ તમે m nth રુટ મેળવશો તેથી તેનો ઉપયોગ કરીને તે કિસ્સામાં શું થશે કે તમે d એમ પરસ્પર છો ખરું પરસ્પર એક બધી શક્યતાઓ D a D a a D a b તેથી D a D a a D a b આગળ તમે લેશો D b a d b D b a D b bઆગળ આપણે c D b' અને D cb' અને D ca' લઈશું તેથી પરસ્પર શક્યતાઓ માટેનાં બધાં તમે પાવર 1 mn લઈ જશો અહીં m બરાબર 2 n બરાબર 3 છે તો અહીં લખ્યું છે mn બરાબર છે 6 પરંતુ સીધા મેં અહીં લખ્યું નથી 6 મેં હમણાં જ mn લખ્યું છે ખરું તે પછી હું અહીં મૂકું છું mn બરાબર 6 તેથી હવે આ ઉદાહરણ મેળવીને કેવી રીતે D m ની ગણતરી કરવી હવે તમારા માટે બરાબર સ્પષ્ટ થઈ જશે હવે આ બધી કિંમતો મૂકો તમને 7 162 મીટર મળશે એ જ રીતે ગ્રુપ x ના D sx ગ્રુપ સેલ્ફ GMD નો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવી પડશે તેથી સમીકરણ 55 નો ઉપયોગ કરીને જુઓ કે તમને D a d a મળશે જે મૂળભૂત રીતે તે r' હશે પાછળથી આપણે જોશું D aa' Da પછીD a b પછી D a c D a a D a b D a c પછી તમે b D b a D b b D b a D b b પછી d b c લો પછી તમે c પછી d ca પછી d cb અને પછી d ccલો તેથી આ બધા n વર્ગ બધા 9 ઉત્પાદન ત્યાં 9 ઉત્પાદન અને n છે 3 તેથી તે 9 યોગ્ય રહેશે તેથી d aa બરાબર d bb બરાબર d cc હું r x બનાવી રહ્યો છું આપણે ધારી રહ્યા છીએ કે જૂથ x કંડક્ટર ત્રિજ્યા r x છે તો r x બરાબર 0 778 rx કે rx 2 સેન્ટિમીટર આપવામાં આવે છે તેથી તે મૂળરૂપે 0 015576 મીટર છેતે r x ખરું એકવાર તમે આ બધી ગણતરીઓ કરી લો પછી d s x તમે આ બધી અંતર મૂકી દો આ બધા તમે જે ગુણાકાર કરો છો તમને ડીએસx 0 011576 ક્યુબ 4 ની પાવર 4 થી 8 સ્ક્વેરની બરાબર હશે 1 9 મી 9 મી રુટ પર જો તમે જોડીને શક્તિ જોશો તો તમને 2 વત્તા 4 6 વત્તા 3 9 મળશે તમારે તે જોવાનું છે કે તે આ સાથે મેળ ખાતું હોય છે પછી પરિમાણીય તે સાચું છે પછી વસ્તુઓ સાચી છે જો તમે અહીં ખોટી ગણતરી ના કરી હોય તો બરાબર મારો મતલબ અંતરની ગણતરી પરંતુ તમારે આ બરાબર તપાસવું પડશે 734 મીટર છે તેથી 53 સમીકરણ નો ઉપયોગ કરીને આ અભિવ્યક્તિ છે જૂથ x કંડક્ટર L x 0 4605 log D m d s મિલી હેનરી કિલોમીટર દીઠ તમે D m અને Dsxને બદલો તેથી તમને મળશે L x બરાબર 0 45 મિલી હેનરી પ્રતિ કિલોમીટર

હવે મ્યુચ્યુઅલ કેસ માટે કે જ્યારે d L y ની ગણતરી કરશો ત્યારે D m જ રહેશે અમે મ્યુચ્યુઅલ અંતર કરશે D m ફક્ત અહીં બદલાશે D c પણ અહીં જુદો હશે અહીં તમારી પાસે 2 કંડકટર્સ જ્યાં તે અહીંથી ચાલ્યો ગયો છે અહીં તમારી પાસે સંયુક્ત વાહકના 2 કંડક્ટર છે y 2 કંડક્ટર બરાબર તો અહીં આ કિસ્સામાં તે D s y D a a આવશે પછી D b a પછી D b' a' પછી D b' b' આવશે તો D a' a D a' b D b' a' તો D a d a અને D b b Da'a' અને D b' b' બરાબર તે D a a' છે અને આ યોગ્ય છે તેથી ફરીથી જૂથ વાય વાહકની ત્રિજ્યા 4 સેન્ટિમીટર તેથી તે r' છે તેથી સો દ્વારા વિભાજીત 0 7788 r તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડશે તેથી 1 52 મીટર તેથી D s y આ બધા મૂલ્યો મૂકવા માટે સમાન છે કારણ કે પુનરાવર્તિત મૂલ્યો સમાન મૂલ્ય છે તેથી જ 0 03152 ને પાવર અર્ધમાં 4 થી 4 આવે છે કારણ કે 4 બે વાર આવે છે તે પણ બે વાર બને છે તેથી જ તે અર્ધ છે તેથી 0 353 મીટર L તેથી તે જ રીતેતેનો અર્થ એ કે આગળ તમારો ઉપયોગ આ એલોય સમાન સૂત્ર Dm જ રહેશે તેથી 0 4605 log D m ઉપર D s y 0 4605 લોગ 7 353 મિલી હેનરી પ્રતિ કિલોમીટર જો તમે હલ કરો L y 0 602 મિલી હેનરી પ્રતિ કિલોમીટર છે તેથી આ વસ્તુનો સંપૂર્ણ ઇન્Deq્ટેન્સ L x પ્લસ L y તમારી પાસે કિલોમીટર દીઠ L x અને L y 1 057 મિલી હેનરી જે તમે નોંધ્યું છે તેનાથી કે જ્યારે તમારી કંડક્ટર ની સંખ્યામાં હોવ ત્યારે જૂથ કે ઉદ્દેશ્ય ઓછો 0 455 છે કારણ કે અહીં 3 વાહક છે અને જૂથ વાય 2 વાહક છે તેથી જો તમે વધુ વાહક મૂકો તેથી ઇન્ડક્ટન્સ ઓછું થશે તેથી પ્રતિક્રિયા